પછી આપણે તે જ અધિકારનું ઉદાહરણ લઈશું તેથી ફક્ત આપણે જોઈશું કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે ધારો કે તમારી પાસે 3 બસ સમસ્યા છે અહીં 2 જનરેટર્સ છે તે પાવર Pg1 કારણ કે અહીં પાવરPg1છે તેથી અહીં તેને વોલ્ટેજ V11L0 આપવામાં આવે છે અને આ બસ 1 આ બસ 2 V21L2 અને V31L3છે આ બસ 3 અને PL32 0 p u છે કારણ કે અહીં બધું જ ફક્ત વાસ્તવિક પાવર નો જ વ્યવહાર છે તેથી કોઈ Q આવશ્યક નથી અને 1 થી 2 લાઇન ખરેખર કનેક્ટ નથી તેથી YBUS માટે આ નેટવર્ક મેટ્રિક્સ ખરેખર આપવામાં આવે છે YBUS1 j10 0 1j10 0 0 5j5 1j10 0 આ બે એકમો માટે વધારાની ખર્ચ લાક્ષણિકતા આપવામાં આવે છે જે IC1 4 0 6Pg1 અને IC2 4 0 તમારે ઓપ્ટિમલ જનરેશનનું શેડ્યૂલ શોધવું પડશે તેથી તમારે Pg1 અને Pg2 શોધવા ના રહેશે તેથી તેનો અર્થ એ છે કે બસ 3 પર કોઈ જનરેટર નથી અને ત્યાં 2 નો લોડ છે તમારી પાસે આ વસ્તુ છે તેથી ફક્ત હું તમને તે પગલું બતાવીશ કે કોઈ વ્યક્તિ તેનું સંચાલન કેવી રીતે કરી શકે તેથી જ્યારે તમારું Pik 1nVIVkYikcos⁡ ik ik તેથી Pik1nViVkYikcos⁡ik δi k અર્થ એ થાય કેPik1nViVkYikcos⁡cos⁡δi ksin⁡sinδi k હવે ધારો કે δi k ik એટલે કે આ સમીકરણ આ રીતે લખી શકાય છે એટલે કે Pik1nViVkGikcos⁡Biksin⁡ જ્યાંYikcos ik Gik Yiksin ik Bik YikGikjBik હવે જે નમૂના રૂપ પાવર સિસ્ટમ આપવામાં આવી છે તે માટે |V1| |V2| |V3| 1 0 p u એટલે કે આ આકૃતિમાં તમારી પાસે કોણ 1 અને 0 ડિગ્રીની પરિમાણ છે તેથી મેગનિટયુડ 1 છે તેવી જ રીતે બસ 2 માટે પણ વોલ્ટેજનુ મેગનિટયુડ 1 છે અને બસ 3 પર પણ વોલ્ટેજનુ મેગનિટયુડ 1 છે તેથી આપણે જે બસો માનીએ છીએ તે વોલ્ટેજની તીવ્રતા ખરેખર તે 1 છે અને તે 3 બસની સમસ્યા છે તેથી તે n 3 છે અહી k 3 મૂકો કારણ કે n 3 છે તેથી Pik13Gikcos⁡Biksin⁡ હવે i 1 માટે તમે આ સમીકરણ વિસ્તૃત કરો છો તમને P1 G11 G12 cos 12 B12 sin 12 G13 cos 13 B13 sin 13 આ કહેવાતું સમીકરણ છે તેથી આ જ રીતે i 2 ને તમે વિસ્તૃત કરો તેથી P2G21cos 21 B21 sin 21G22G23 cos 23B23 sin 23આ સમીકરણ છે તેથી હવે તમારું i 3 ત્યા મૂકો છો તમને P3G31cos 31B31 sin 31G32cos 32B32 sin 32G33મળે છે તેથી જો તમે આ અથવા આ વસ્તુને વિસ્તૃત કરો છો તો સ્વાભાવિક રીતે એક કેસ બનશે કે તમને દરેક જગ્યાએ 5 શરતો મળશે પરંતુ અહીં બે શરતો છે ત્યાં કોઈ 6 પદ નથી 5 શરતો છે કારણ કે ક્યાંય પણ તમને આ એક sin1 − 1 મળશે તેથી તે 0 હશે માટે sin2 − 2 0 બનશે તેથી જ દરેક જગ્યાએ તે 5 શરતો છે હવે આ કંઈક 12 −21 0 0 જેવુ છે કારણ કે જત્યા 1 અને 2 લાઈન ખરેખર કનેક્ટ નથી અને પછી આપણે 32 −23 અને 13 −31લખી શકીએ કારણ કે 32 3 −2 −2 − 3 −23 તે જ રીતે અહીં પણ 13 1 − 3 −3 − 1 −31છે તેથી આ સમીકરણ P1 P2 P3 ની આ બધી કિમત તમે લો છો જો તમે આવું કરો છો તો તમને P1G11G13cos31 B13sin31 એ જ રીતે P2G22G23cos23B23sin23 અને P3G33G31cos31B31sin31G32cos23 B32sin23 આ સમીકરણ 7 છે હવે થી YBUS મેટ્રિક્સ આ છે આ YBUS માટે આ ડેટા હોય છે આ ખરેખર આ છે તમારું G11 1 0 G22 0 5 G33 1

5 G13 G311 10 0 G23 G32 5 તેથીજે પણ તેઓ G અને B છે તે આ સમીકરણ Y G jB માંથી તમને મળશે અહીંથી તે વસ્તુ ઓ તમને મળશે તેથી બધા પરિમાણામો નો ઉપયોગ કરો અને તે પછી તમે તેની કિમત મૂકશો પછી તમે આ બધા G અને B પરિમાણોની કિમત કરો છો જો તમે આમ રાખો છો તો પછી P1 1 0 − cos 31 − 10 sin 31 આ સમીકરણ 8 મેં ચિહ્નિત કર્યું છે P2 0 5 cos 23 5 sin 23 આ સમીકરણ 9 છે એ જ રીતે P3 1 5 cos 23 − 5 sin 23 આ સમીકરણ 10 છે હવે પાવાર લોસ સમીકરણ તરીકે તમને ઇન્જેક્ટેડ પાવર માટે ના રકમની ખબર મેળવી શકાય છે પાવર લોસ તેનો અર્થ એ કે PLossi13PiP1P2P33 2cos31 cos233 1cos⁡ cos⁡આ મળશે આગળ તમે આ વસ્તુનું ડેરિવેટિવ કરો છો P220 5sin235cos23 P23 0 5sin23 5cos23 અને P33sin3110cos31 0 5sin235cos23 કારણ કે P1 એ 2 નું ફંક્શન નથી તેથી જ P120 અનેP13 sin31 10cos31 એકવાર તમે આવું કરી લો પછી આ સમીકરણ 76 આપણે જે સાબિત કર્યુ છે તે આ સ્વરૂપમાં ઘટાડશે તેથી આ મેટ્રિક્સ નુ P22 P32 P23 P33 1 PLossPg2 1 0 P13 આ સમીકરણ છે આગળ તમારે 23અને 31ગણતરી ખાસ Pg2 ને અનુરૂપ કરવી પડશે તેથી તમે માની લો કે બસ 1 એ એક સ્લેક બસ છે બસ 2 એ જનરેટર બસ છે અને બસ 3 ફક્ત એક લોડ બસ છે તેથી તમે ધારો છો શરૂઆતમાં Pg2Pg201 0 pu છે તેથી ફક્ત મને તમારા આ શોધવા દો તેથી સમીકરણ માથી તેનો અર્થ એ કે આ સમીકરણમાં જે 5sinδ23 0 5 છે તે બિન રેખીય સમીકરણ છે તેથી આ ઉપરનાં સમીકરણોનું પુનરાવર્તન કરી રહ્યું છે અને આપણે 23 11 5 ડિગ્રી મેળવીએ છીએ ખરેખર મેં થોડી અજમાયશ અને ભૂલ કરી છે તેથી તમારા ઇટરેશન માંથી કેટલાક મૂલ્યો તમે પસંદ કરો છો કે જે આ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ સંતુષ્ટ કરે છે તેથી 23 લગભગ 11 5 ડિગ્રી મારી પાસે છે હવે બસ 3 પર ફક્ત લોડ છે પરંતુ જનરેશન નથી તેથીP3 −2 તેથી તમે સમીકરણ 10 પર જાઓ ત્યાં તમે તેને લખી શકો છો કે જે સમીકરણ છે તે હું જોઈ શકું અથવા આ સમીકરણ 10 છે તેથી આ ખરેખર સમીકરણ 10 છે અને તમારું 23 11 5 ડિગ્રી છે તેથી આ સમીકરણ 10 માં sin31− cos31 −2 0132 તેથી ફરીથી પ્રયત્ન અને ભૂલ દ્વારા જ તમને મળી શકે છે 85 ડિગ્રી છે તેથી તમારી આ બાબત સ્લેક બસમાં છે કે P1 Pg1 બસ છે તમે આકૃતિને ધ્યાનમાં લો મેં તમને P1 Pg1બતાવ્યા છે આનો અર્થ છે કે આ ફક્ત જુઓ કે જ્યાં ડાયાગ્રામ છે તે અહીં જ પકડી રાખો તેથી અહીં તમારું P1 Pg1 છે તેથી સમીકરણ માથી પછી અમારી પાસે P1 Pg1 છે તેથી ખરેખરP11 cos31 10sin311 cos 5 58 10sin 5 58 1 024pu અને તે આપવામાં આવે છે કિંમત લાક્ષણિકતા તે આપવામાં આવે છે કે તમારું IC1 4 0 6Pg1 4 0 024 4 એ જ રીતે IC2 4 0 6 Pg1 4 0 0 4 60 આ તમે મેળવી રહ્યાં છો આગળ તે છે કે તમારે સમીકરણ 12 હલ કરવાનું છે જેનો અર્થ એ છે કે આ સમીકરણ જે તમારા હમણાં જ છે તેને પકડી રાખો તો પછી આ બધી બસ પર તમે જે ડેલ્ટા કિંમતો મેળવી છે તે આ સમીકરણમાં છે કે જે સમીકરણ 12 છે P13આ બધી બાબતોની ગણતરી કરો ત્યાં તમને તે ડેલ્ટા મૂલ્યો મળી છે તેથી તમે આવું કરો જો તમે ગણતરી કરો તો હું ફક્ત અંતિમ જવાબ આપું છું તેથી તે કિસ્સામાં તમને L211 PLossPg21 0203 મળશે પરંતુ L11 0 માટે તમે આ પહેલા L1IC14 6144 જોયુ છે તેથી આ તે છે અને L21 0203 એનો અર્થ એ કે આ તમારુંL2IC24 પરંતુ શ્રેષ્ઠ સમાધાન માટે બંને સમાન હોવું જોઈએ પરંતુ અહીં તે બરાબર નથી પરંતુ L2IC2 L1IC1તેથી આપણે Pg2 ઘટાડવાની જરૂર છે કારણ કે તે તેના કરતા વધુ છે તેથી તેનો અર્થ આ વર્ગખંડમાં આપણો હેતુ તે ઇટરેશન અધિકાર નથી પુનરાવર્તન પ્રક્રિયા છે પરંતુ ખરેખર થોડા ઇટરેશન બનશે પરિણામી 23 11degree 31 −6degree Pg1 1 05 pu Pg2 0 L2 1 01792 અને તે સમયે L1IC1 L2IC2 4 63 આ સ્થિતિ છે ચાલો હું તમને કહું છું કે ખરેખર આ વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે બતાવવા માટે છે પરંતુ તે એવું નથી વર્ગખંડમાં આપણે આટલા પુનરાવર્તનો કરીશું અને ફક્ત આ પગલાઓ બતાવવામાં આવે છે કે કોઈ આને કેવી રીતે હલ કરી શકે છે તેથી તમારે ફક્ત થોડી ગણતરીઓ કરવી પડશે અથવા કરવી જોઈએ પરંતુ જ્યાં સુધી વર્ગખંડની વાત છે અને આ પુનરાવર્તિત પ્રક્રિયા અથવા તો પરીક્ષા હોલમાં પણ આપણે આની જેમ આપી શકતા નથી તેવી જ રીતે તમે જેને કોલ કરો છો તે તમને બતાવવા માટે છે જેને તમે થોડા પગલામાં કહો છો તેથી આ ખરેખર શ્રેષ્ઠ આર્થિક લોડ રવાનગી છે જેનો અર્થ હું વર્ગખંડમાં શક્ય શીખવા માંગું છું તે જ અમારી પાસે વાત છે તેથી આગળ આપણે ટ્રાન્સમિશન લોસ ફોર્મ્યુલા કર્યું છે તેથી હવે અમે તે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું કે તમારું ટ્રાન્સમિશન લોસ ફોર્મ્યુલા કેવી રીતે મળશે તેથી આગળ ટ્રાન્સમિશન લોસ ફોર્મ્યુલા પર આવો તેથી હમણાં ધ્યાનમાં લો આ ખરેખર ટ્રાન્સમિશન લોસ ફોર્મ્યુલા છે તેથી તમારે આ મેળવવું પડશે ફક્ત 1 મિનિટ તેથી હવે તમે માની લો કે આ ખરેખર તે છે જેને તમે યોજનાકીય ડાયાગ્રામ દ્વારા કોલ કરો છો તેથી બે જનરેટ કરનારા એકમોમાં આ બાજુ સામાન્ય દેખાવ છે ફક્ત આ તમારું જનરેટર 1 છે અને આ તમારું જનરેટર 2 છે અને તે ટ્રાન્સમિશન લાઇન ટ્રાન્સમિશન લાઇનથી જોડાયેલ છે ત્યાં ઘણા બસ બાર યોજનાકીય રીતે જોડાયેલ છે આપણે કુલ વર્તમાન લોડ ને રજૂ કરી રહ્યા છીએ આને IL કહો અને આ એક ખાસ શાખા તે Kth શાખાને બરાબર છે તેથીઆ શાખા તમારા વર્તમાન દ્વારા તમારી IKબરાબર છે તેનો અર્થ એ કે પહેલા ફક્ત આપણે 2 જનરેટર્સ ધારી રહ્યા છીએ તે પછી આપણે તેને સામાન્ય બનાવશું પરંતુ આ ટ્રાન્સમિશન લોસ ફોર્મ્યુલા મેળવવા માટે તમારે થોડીક ધારણા કરવી પડશે જે પછીથી આવશે હવે અર્થ છે કે તે ટ્રાન્સમીશન નેટવર્ક પર તે સંખ્યાબંધ બસો છે અને કુલ લોડ IL છે અને વર્તમાન શાખામા પ્રવાહ IKછે અને બે જનરેટર મૂળભૂત રીતે છે તમે તે જનરેટર 1 અને જનરેટર 2 ને Ig1 અને Ig2 કહો છો હવે તમે માનો છો કે જનરેટિંગ સ્ટેશન એક દ્વારા વર્તમાન કુલ લોડ પૂરા પાડવામાં આવેલ છે તેથી અમે ધારીએ છીએ કે આ એક દ્વારા વર્તમાનનો કુલ લોડ પૂરો પાડવામાં આવેલો છે અર્થ એ છે કે જનરેટર 2 બંધ છે તેથી તે સમયે તે શાખા i અથવા k દ્વારા વર્તમાન પ્ર્વાહ વહે છે તે IK1બરાબર છે કારણ કે જનરેટર 1 વર્તમાન પ્ર્વાહ સપ્લાય કરે છે તેથી K શાખા એ સંપૂર્ણ વર્તમાન પ્ર્વાહ IL પુરવઠો સપ્લાય કરશે ત્યાં જ જનરેટર છે તેથી આ જનરેટ કરવાનું સ્ટેશન 2 બંધ છે તેથી તે બંધ છે તે ખુલ્લું છે તેથી તે કિસ્સામાં શું થશે અને આ વર્તમાન પ્ર્વાહ કહો કે IK1 છે તેથી તે કિસ્સામાં શું થશે કે K લાઈનમાં પ્ર્વાહ IK1અને ચાલો આપણે AK1IK1 IL વ્યાખ્યાયિત કરીએ પાછળથી આપણે AK1 જોશું ખરેખર તે વાસ્તવિક જથ્થો છે અને આપણે એક સરળ સુપર પોઝિશન લાગુ કરીશું તો આ સમીકરણ 78 છે તેથી આક્રુતિ b માં પણ અહીં તમે ધારો છો કે જનરેટર 2 બધી લોડ કરન્ટ્સ સપ્લાય કરે છે પરંતુ જનરેટર 1 નો K શાખા દ્વારા કરંટ એ IK2છે કારણ કે અહીં પણ બ્રાંચ પ્ર્વાહ K આ બદલાશે તેથી જનરેટિંગ સ્ટેશન 1 છે આ આકૃતિ b છે તેથી તે કિસ્સામાં તમે બીજી પદ વ્યાખ્યાયિત કરો છો AK2IK2 હુંએલ આ આ બીજું પદ છે આ સમીકરણ 79 છે તેથી આ AK1 અને AK2 સામાન્ય રીતે તે પ્ર્વાહ વિતરણ પરિબળ બનાવે છે તેથી એકવાર તમે કહેશો કે તેના વિશ્લેષણ માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામા આવી છે હમણાં બંને જનરેટર માંથી પાવર નેટવર્કમાં સપ્લાય કરવામાં આવે છે જેનો અર્થ આકૃતિ 10 માં બતાવ્યા પ્રમાણે છે અહીં તે આંકડો 10 છે તેથી આ વસ્તુ તમે કૉલ કરો છો આ બંને જનરેટર Ig1 Ig2 મળીને પાવર ઉતપન્ન કરે છે તેથી આ શાખા દ્વારા તમે ખરેખર IK1પ્ર્વાહ પસાર કરો છો અને સુપર પોઝિશન લાગુ કરો છો તેથી તે કિસ્સામાં શું થશે કે IK AK1Ig1AK2Ig2 તેથી આ ખરેખર એસી છે આ AK1 AK2 એ પ્રવાહ વિતરણ પરિબળ છે હવે આપણે ચોક્કસ ધારણા કરીશું તેથી ધારણાઓ એ છે કે બધી નેટવર્ક શાખાઓ માટે XRસમાન છે આ ખરેખર ખૂબ જ ખરાબ ધારણા છે ટ્રાન્સમિશન લાઇન માટે XRરેશિયો સમાન નથી હોતો તે ખરેખર બદલાય છે કારણ કે તમે વિવિધ પ્રકારનાં વાહકનો ઉપયોગ કરો છો પરંતુ અમે ધારીશું કે XRગુણોત્તર સમાન છે બીજી બાબત એ છે કે તમામ લોડ કરન્ટ્સમાં સમાન તબક્કાનો એંગલ હોય છે તે પણ સાચું નથી પરંતુ આપણે અંદાજીકરણ માટે ધારીશું તેથી આ વસ્તુ આ બે ધારણાઓ પર આધારિત છે જે નુકસાનના સૂત્રને પ્રાપ્ત કરશે તેથી આ ધારણા માટે અમે કંઈક કરીશું તમે આ ધારણા કેમ કરી રહ્યા છો ધારો કે બસ i આ નેટવર્કમાં જોઉં છું આ આકૃતિ 12 છે આ બસ i છે વોલ્ટેજનુ મેગનિટયુડ ViLi અને આ લોડ પ્ર્વાહ ILiછે તેથી લોડ PLijQLi ની બરાબર છે તેથી આપણે આકૃતિ 12 પર થી જાણીએ છીએ તમે હવે સામાન્ય રીતે PLi jQLiViILi ILiPLi jQLiVi લખી શકો છો તેનો અર્થ એ કે આ પછીનું ILiPLi2QLi2 L iViPLi2QLi2 Li iViL i છે હવે આ i iબસ પર લોડ એંગલ અને લોડ કરંટ એંગલ છે પરંતુ આ i i શું કરશે માની લઈશું કે તે બધા લોડ પ્ર્વાહ માટે સમાન છે કારણ કે i i વાસ્તવિકતા ની માત્ર એક નાની રેન્જ દ્વારા બદલાય છે પણ તમે ધારી લો તેવું માનવું શાંત વ્યવહારુ છે કે i ii સમાન છે અથવા બધી લોડ કરન્ટ્સ માટે જેનો અર્થ છે કે તમામ લોડ વર્તમાન માટે આપણે માનીશું કે આ સમાન છે જો તે આવું છે તો પછી તબક્કો કોણ IK1 અને IL અથવા IK2 અને IL નો રહેશે તેનો અર્થકે AK1IK1 IL અથવા AK2IK2 IL તેઓ વાસ્તવિક જથ્થો બની જશે તેથી તેનો અર્થ એ છે કે આ ખૂણો ધારયો છે કે તે બધી લોડ કરંટ માટે સમાન છે તેનો અર્થ એ કે AK1 અને AK2 બંને વાસ્તવિક સંખ્યાઓ છે વાસ્તવિક જથ્થો છે તેથી તેનો અર્થ એ છે કે અહીં બે ધારણાઓ ઉપર લખેલા લખાણો સૂચવે છે કે IK1 અને IL સમાન તબક્કા ના કોણ છે તેથી IK2 અને IL આ આપણને સમાન નિષ્કર્ષ પર લઈ જાય છે કે વર્તમાન વિતરણ પરિબળો AK1 અને AK2વાસ્તવિક જથ્થા છે આભાર ફરી પાછા મળીશુ